ત્રિકોણમિતિ બહુપદી અને શ્રેઢી તેથી એન્જીનિયરિંગ ગણિત 2 પરના વ્યાખ્યાનો માટે ફરીથી સ્વાગત છે તેથી આ ફૂરીયર શ્રેઢી અને સંકલન પરિવર્તન પર મોડ્યુલ નંબર 4 છે વ્યાખ્યાન નંબર 31 અને આજે આપણે ત્રિકોણમિતિ બહુપદી અને ત્રિકોણમિતિ શ્રેઢી પર ચર્ચા કરીશું તો પ્રથમ ચાલો હું તમને જણાવું કે આ મોડ્યુલ ચારમાં આપણે શેની ચર્ચા કરીશું તેથી તે ફૂરીયર શ્રેઢી ચાલુ છે અને આ સંકલન પરિવર્તન થાય છે તેથી સ્વાભાવિક રીતે જ બે અલગ અલગ વિભાગો હશે તેથી એક ફૂરીયર શ્રેઢી પર અને બીજું સંકલન પરિવર્તન પર હશે તેથી ફુરિયર શ્રેઢીમાં મુખ્યત્વે આપણે વિધેયોને અંદાજિત કરવા sine અને cosine વિધેયોનો ઉપયોગ થાય છે કે જે સરળ અને આવર્તનીય વિધેયો છે હવે બીજા ભાગ માં અન્ય ઉપયોગીતા આપણે કેટલીક ઉપયોગીતાની વાત કરીશું આમ ફુરિયર શ્રેઢીની વર્તમાન પ્રવાહના ધ્વનિ તરંગોનું વિશ્લેષણ અવાજ ના તરંગો છબી વિશ્લેષણમાં ઘણા વિકલ સમીકરણો ના ઉકેલો તથા આંશિક વિકલ સમીકરણો ના ઉકેલો સહીતની ઘણી બધી ઉપયોગીતા છે બીજો ભાગ સંકલન પરિવર્તન પર હશે અને અમે એ પણ અવલોકન કરીશું કે આ ફુરિયર શ્રેઢી અને સંકલન પરિવર્તન ખાસ કરીને ફુરિયર પરિવર્તન સાથે સંબંધિત છે તેથી તેનો પણ અભ્યાસ કરવામાં આવશે અને આપણે સામાન્ય રીતે બે પ્રકારના સંકલન પરિવર્તન વિશે વાત કરીશું એક ફુરિયરટ્રાન્સફોર્મ પર હશે જેથી તે ફુરિયર શ્રેઢી સાથે બરાબર સંબંધિત છે અને આપણે ફુરિયર શ્રેઢીમાંથી સંકલન પરિવર્તનમાં રૂપાંતરણ જોઈશું વધુ એક સંકલન પરિવર્તન હશે લાપ્લાસ પરિવર્તનની ચર્ચા આ લેક્ચરમાં આ મોડ્યુલમાં કરવામાં આવશે અને આ સંકલન પરિવર્તનને ધ્યાનમાં રાખીને આપણે આ ભાગમાં પ્રારંભિક અને સીમા મૂલ્યની સમસ્યા અને આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીશું તેથી પ્રારંભિક મૂલ્ય અને સીમા મૂલ્યની સમસ્યા માટે ઉકેલ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે આથી તેઓ અમુક પ્રકાર ની શરતો ને આધીન વિકલ સમીકરણો છે જેના અનન્ય ઉકેલ છે આથી તે ભાગ આપ તેના લેકચર માં જોશો તેથી આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ અમે પ્રારંભિક મૂલ્ય અને સીમા મૂલ્યની સમસ્યા પર સંકલન પરિવર્તન લાગુ કરીએ છીએ જે સામાન્ય રીતે સરળ છે અને તે સમસ્યાને બીજગણિતીય સમસ્યામાં રૂપાંતરિત કરે છે અથવા આપણે ત્યાં આંશિક વિકલન સમીકરણો વિશે વાત કરી રહ્યા છીએ તો આ સંકલન પરિવર્તન સામાન્ય વિકલન સમીકરણોમાં રૂપાંતરિત થશે અને તે બંને ઉકેલવા માટે સરળ છે અને પછી અમે ફરીથી ઉકેલ મેળવવા માટે સંકલન પરિવર્તન લાગુ કરીએ છીએ આથી સંકલન પરિવર્તનનો ઉપયોગ કરી ને વિકલ સમીકરણ નો ઉકેલ મેળવવા ની આ એક પ્રકાર ની રીત આપણા વ્યાખ્યાનમાં દર્શાવવામાં આવશે અને જો આપણે તે ઉકેલો મેળવવાનો સીધો પ્રયત્ન કરીશું તો તે ખૂબ જ મુશ્કેલ હશે પરંતુ સંકલન પરિવર્તનની મદદથી તે ખૂબ જ સરળ બની જશે આથી આપણે ફુરિયર શ્રેઢીથી શરૂઆત કરીશું જેમાં લગભગ 10 વ્યાખ્યાન ફુરિયર શ્રેઢી ઉપર અને પછી ના 10 લેકચર ફુરિયર પરિવર્તન ઉપર અને પછી ફરી થી 10 લેકચર લાપ્લાસ પરિવર્તન ઉપર હશે આથી આજ ના આ વ્યાખ્યાનમાં આપણે આવર્તનીય વિધેય ની ચર્ચા કરીશું કારણ કે ફુરિયર શ્રેઢીનો આવર્તનીય વિધેય સાથે સંબંધ છે આથી આપણે આવર્તનીય વિધેય શું છે તેના થી શરૂઆત કરીશું અને આ પછી ના વ્યાખ્યાનમાં ફુરિયર શ્રેઢી અને ફુરિયર શ્રેઢીની બનાવટ નો એક ખુબ મૂળભૂત પરિચય છે આથી આપણે ત્રિકોણમિતિય બહુપદી અને ત્રિકોણમિતિય શ્રેઢી અને આગળ આ ત્રિકોણમિતિય પદ ની પધ્ધતિની આજ ના વ્યાખ્યાનમાં વાત કરીશું તેથી હું આવર્તનીય વિધેય થી શરૂઆત કરીશ જો વિધેય f નો આવર્ત T છે તો ftftT અને પછી આ T ને આપણે વિધેય નું આવર્ત કહીશું અને જો બધા જ t માટે આ શરત સાચી છે તો વિધેય આવર્તનીય છે અને T ની ન્યુનત્તમ કિંમત આપણે જેને આવર્ત કહીએ છીએ જેના માટે આ શરત સાચી છે કારણ કે આપણે પછી થી અવલોકન કરીશું કે એકવાર આપણે આવો T શોધી લઈશું કે જેથી આ શરત અહીં સાચી પડે પછી 2T અથવા 3T કે T ના કોઈ પણ પૂર્ણાંક ગુણિત માટે આ શરત સાચી હશે આથી જો ftftT તો ftft2T અથવા ft23T વગેરે આથી આવી ન્યુનત્તમ કિંમત માટે આ નીત્યસમ સાચું હોય તેવી કિંમત ને f નું મૂળભૂત આવર્ત કહે છે આથી જો f નું આવર્ત T છે તો કોઈ પણ n∈N માટે nT પણ મેં હમણાં ચર્ચા કરી તે મુજબ તે પણ f નું આવર્ત છે અને આમ આપણે આવા સૌથી નાના T ની વાત કરી રહ્યા છીએ જેના માટે આ નીત્યસમ સાચું હોય અને તેને f નું મૂળભૂત આવર્ત કહે છે આમ આવર્તનીય વિધેયો ના ગુણધર્મો રસપ્રદ છે તેમાંથી કેટલાક હું અહીં સૂચિબદ્ધ કરીશ એમાં નો પ્રથમ એ કે બે વિધેયો ના સરવાળા બાદબાકી ગુણાકાર અથવા ભાગાકાર પણ આવર્તનીય થશે આમ જો આપની પાસે બે વિધેયો હોય તો તેમના સરવાળો પણ આવર્તનીય થશે તેમના ગુણાકાર પણ આવર્તનીય થશે તેમની બાદબાકી પણ આવર્તનીય થશે અને તેમનો ભાગાકાર પણ આવર્તનીય થશે આ આપણી પાસે આવર્તનીય વિધેયનો એક સરસ ગુણધર્મ છે તેથી જો દાખલા તરીકે આપણે fxsin x sin 2x sin 3x લઇએ જેમાં આપણે 3 આવર્તનીય વિધેયો ઉમેર્યા છે એ જાણીતું છે કે sin x આવર્તનીય વિધેય છે અથવા sin 2x કે sin 3x આ બધા જ અલગ અલગ મૂળભૂત આવર્ત ધરાવતા આવર્તનીય વિધેયો છે આમ હવે આ વિધેય નું આવર્ત શું હશે જે ત્રણ અલગ અલગ આવર્તનીય વિધેયો નો સરવાળો છે આપણે વ્યક્તિગત રીતે અલગ અલગ આવર્ત જોઈશું તેથી પ્રથમ વિધેય નું આવર્ત 2π છે જે જાણીતું છે અને જયારે આપણે sin 2x ની વાત કરીએ ત્યારે આવર્ત અડધું થઇ જશે કારણ કે આપણે ત્યાં 2x ની વાત કરીએ છીએ આથી સામાન્ય રીતે આપણે 2π ગણીએ અને આ સંખ્યા વડે ભાગાકાર કરીએ તો sine અથવા cosine વિધેય નું આવર્ત આપશે આથી અહીં આવર્ત મળશે અને આવી જ રીતે sin 3x માટે આવર્ત 2π3 થશે આથી આવર્ત 2π π અને પછી 2π3 થશે આથી આ સરવાળા નું આવર્ત મેળવવા આપણે શું કરવું જોઈએ આપને આ બધા જ વિધેયો નું સામાન્ય આવર્ત શોધવું પડે દાખલા તરીકે sin x નું આવર્ત 2π છે આથી આ sin 2x નું આવર્ત થશે પરંતુ આપણે પાછળ ની સ્લાઈડ માં જ ચર્ચા થઇ એમ જો આવર્ત છે અને તેની કિંમત પછી પુનરાવર્તિત છે તો સ્વાભાવિક રીતે તે તેની કિંમત 2π પછી પુનરાવર્તિત થશે આના પરિણામે આપણે યાદ કરીએ કે જો આવર્ત હોય તો nπ પણ આવર્ત થશે આથી અહીં 2π પણ વિધેય નું આવર્ત થશે અને આ વિધેય માટે જો હું 3 વડે ગુણાકાર કરું તો ફરી થી પેલા વિધેય નું આવર્ત 2π થશે આથી એ બધા જ ત્રણેય વિધેય નું સામાન્ય આવર્ત જે આપણે જોયું તેમ 2π થશે અને પરિણામે આપણે fx ના આવર્ત માટે કંઈક કહી શકીશું કારણ કે આ 2π પછી પુનરાવર્તિત કિંમત છે આ પછી પુનરાવર્તિત થાય છે અને કુદરતી રીતે જ 2π પછી પણ અને આ 2π પછી પણ પુનરાવર્તિત થાય છે આમ સરવાળા ના વિધેયનું મુલ્ય 2π પછી પુનરાવર્તિત કરે છે જે આ બધા જ વિધેયો sin x sin 2x અને cos 3x નું સામાન્ય આવર્ત છે આમાં અહી તે 2π છે આપણે અવલોકન કરી શકીએ કે આપણે જોઈ શકીએ છીએ કે fx2πsin x2πsin 2x2πcos 3x2π આપણે 4x ઉમેર્યું છે આપણે અહી x2π તરીકે નોંધ્યું છે આથી હવે શું થશે અહી f નું સ્થાન x2π લેશે આથી આ 4π ની જેમ બની જશે આ 6π ની જેમ બની જશે આથી અહી sin x2π એ sin x છે sin x4π એ પણ sin x છે અને આ cos x પણ છે કારણ કે આ બધા જ વિધેયો નું આવર્ત 2π અથવા 2π3 છે આથી આ sin x sin 2x cos 3x ફરી થી સમાન વિધેય fx જ થશે અને આથી આ 2π આવર્ત ધરાવતા આવર્તનીય વિધેયો થશે કારણ કે fx2πf અને પછી આ ખરી રીતે તો મૂળભૂત આવર્ત છે કારણ કે સામાન્ય આવર્ત 2π છે અને 2π થી ઓછું નથી આથી તે મૂળભૂત આવર્ત બનશે હવે બીજો રસપ્રદ ગુણધર્મ જેની ચર્ચા આપણે અહીં કરવાના છીએજો વિધેય T લંબાઈ ના કોઈ પણ અંતરાલ માં સંક્લનીય હોય તો તે તેવી જ સરખી લંબાઈ ના બીજા કોઈ પણ અંતરાલ ઉપર સંક્લનીય હશે અને રસપ્રદ વાત એ છે કે સંકલનનું મુલ્ય એ જ રહેશે જ્યાં સુધી અંતરાલ ની લંબાઈ બદલાશે નહીં અને આપણે આવર્તનીય વિધેય અને તેના સંકલન ની વાત કરી રહ્યા છીએ પછી સંકલન નું મુલ્ય સમાન જ રહેશે આપણે ફક્ત આ સંકલન ક્યાં કરીએ છીએ તે અંતરાલ ની લંબાઈ જ જોવાની છે આથી પછી સંકલન ની કિંમત સમાન થઇ જશે મને થોડું વધારે સમજાવવા દો અહી જો f એ T આવર્ત વાળું વિધેય હોય જો આપણે આનું સંકલન a થી aT માં કરીએ અને જો સંકલન b થી bT માં કરીએ તો તેનું મુલ્ય સમાન રહશે અહી લંબાઈ T છે અહી અંતરાલ ની લંબાઈ પણ T છે અને જો સંકલન 0 થી T માં કરીશું તો પણ મુલ્ય સમાન જ રહેશે આમ જ્યાં સુધી આપણે આખો આવર્ત T ગણીશું ત્યાં સુધી આ બધા જ મુલ્યો સમાન જ રહેશે આ વાત આ આકૃતિ પરથી જોઈ શકાય છે કે જો આપને સંકલન કરીએ ધારો કે આ આવર્તનીય વિધેય છે અહી થી ત્યાં સુધી તો આપણી પાસે અહીં આ છે હવે ફરી થી આ અહી થી શરુ થશે અને આમ ચાલશે આ આવર્તનીય વિધેય છે આમ અહીં થી અહીં સુધી તે આવર્ત પૂર્ણ થશે આ બિંદુ થી આ બિંદુ સુધી આ આવર્ત છે આમ જો આપણે a થી aT સુધી સંકલન કરીએ તો રસપ્રદ એ છે કે જો આપણે આ બિંદુ a થી શરુ કરીશું અને આ આવર્ત T સુધી જઈશું તો જે પણ ભાગ બાકી વધ્યો છે તે અહી ખરેખર ગણાયી ગયો છે અને આ aT આથી આ વક્ર f નીચે નો આવૃત પ્રદેશ તે આ બધા જ લંબચોરસ ના ક્ષેત્રફળ જેટલું થશે આથી એક આ એક છે અને બીજુ એક આ એક છે જો આપણે બીજા બિંદુ b થી શરૂઆત કરીશું તો સમાન પરિસ્થિતિ થશે જે પણ ભાગ અહીં બાકી રહેશે તે અહીં ગણાયી જશે આથી છેલ્લે આપણે a થી aT અથવા b થી bT ગમે ત્યાં સંકલન કરીશું તો આ બન્ને લંબચોરસ નું ક્ષેત્રફળ નાનું અને મોટું બન્ને ગણાયી જશે જો આપણે 0 થી T સુધી સંકલન કરીએ તો ફરી થી તે બન્ને લંબચોરસ ગણાયી જશે અને તેને સમાન થશે આમ આ એક રસપ્રદ ગુણધર્મ છે કે આપણી પાસે જયારે આવર્તનીય વિધેય હોય આપણે કોઈ પણ બિંદુ થી બિંદુ પ્લસ આવર્ત T b થી bT અથવા 0 થી 0T સુધી સંકલન કરી શકીએ છીએ આમ કોઈ પણ બિંદુ થી શરુ કરીને આખો આવર્ત આવરી લઈએ તો આ બધા જ સંકલન સમાન થશે આમ હવે થી ત્રિકોણમિતિય બહુપદી અને ત્રિકોણમિતિય શ્રેઢી ધ્યાન માં લઈશું આમ n ઘાતની ત્રિકોણમિતિય બહુપદી એ અમુક અચળાંક અને પછી sine અને cos ના અમુક સહગુણકો સાથે ના sine અને cosine વિધેય ના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય છે હવે અહીં cos અને sine ના n પદો નો સરવાળો હોવાથી આપણે આને n ઘાતની ત્રિકોણમિતિય બહુપદી કહીશું અને આ બહુપદી નું આવર્ત જે આ બધા જ cos અને sine ના સામાન્ય આવર્ત હશે જેને આપણે Sn થી દર્શાવીશું કારણ કે આપણે શું કરી રહ્યા છીએ આપણે cosine sine cosine sine વિધેયો નો સરવાળો કરી રહ્યા છીએ અને જો તમે આ સીમિત સરવાળા નો સામાન્ય આવર્ત જો તમે જોવા માંગો છો તો આ ત્રિકોણમિતિય બહુપદી બનાવવા માટે અહીં ઉમેરાયેલા બધા જ વિધેયો નો સામાન્ય આવર્ત હશે આથી જયારે k1 ત્યારે તે cos πxl sin πxl અને પછી આપણી પાસે cos 2πxl sin 2πxl અને એમ ચાલતું રહેશે જ્યાં સુધી આપણ ને sin nπxl અને cos nπxl મળશે ત્યાં સુધી આ ચાલતું રહશે આથી જો તમે આનો સામાન્ય આવર્ત મેળવવા માંગો છો તો સામાન્ય આવર્ત પ્રથમ વિધેય ના આધારે જ મળી જશે કારણ કે બે વાર ત્રણ વાર n વાર હોવાથી અ બધા જ વિધેયો નું આવર્ત નાનું થઇ જશે સૌથી મોટું પ્રથમ વિધેય થી મળશે અને બાકી ના બીજા ફક્ત તેમના ગુણિત છે આ આવર્ત મેળવવા માટે આવર્ત પ્રાકૃતિક સંખ્યા થી ગુણી શકાય આથી તે સામાન્ય આવર્ત બની જશે અને સામાન્ય આવર્ત 2π થશે પછી આપણે આ સંખ્યા ને l વડે ભાગવું પડશે અને તે 2l બની જશે આમ આ ત્રિકોણમિતિય બહુપદી કે જે ફક્ત આ બધા વિધેયો નો સરવાળો છે જેમનું સામાન્ય આવર્ત 2l છે આમ આ વિધેય આ બહુપદી Snx માટે નું આવર્ત l નું 2 વડે ગુણિત થશે અને જયારે n ના બદલે k 1 થી અનંત સુધી જશે ત્યારે આપણે તેને ત્રિકોણમિતિય શ્રેઢી કહીશું અને આ વિકલ્પમાં જો શ્રેઢી અભિસારી હશે કારણ કે અત્યારે આપણે અનંત શ્રેઢીની વાત કરી રહ્યા છીએ અને તે અભિસારી ના પણ હોય પરંતુ જો આ અભિસારી હશે તો તે 2l આવર્ત વાળું વિધેય રજુ કરે છે કારણ કે આપણે જોયું કે જયારે n સીમિત હોય ત્યારે Sn નું આવર્ત 2l હોય અને હવે અહીં આપણે આવા બધા જ પદો ઉમેરતા જઈશું પરંતુ સામાન્ય આવર્ત બદલાશે નહીં 2l જ રહેશે આથી તો આ શ્રેઢી અભિસારી હશે તો જે વિધેય માટે આ અભિસારી છે તે આવર્ત 2l વાળું વિધેય થશે આમ આ એક બીજી માહિતી છે જે આવતા વ્યાખ્યાનમાં જ ફુરિયર શ્રેઢી સમજવા માટે જરૂરી છે અહીં આપણે ત્રિકોણમિતિય શ્રેઢી અથવા અનંત ત્રિકોણમિતિય શ્રેઢી અને cosine તથા sine વિધેય ના સંદર્ભ માં ત્રિકોણમિતિય બહુપદી ની ઓળખાણ કરી હવે એક નોંધ ખરેખર sine અને cosine ફક્ત સાદા વિધેયો છે જેના દરેક ના આલેખને આપણે જાણીએ છીએ પરંતુ રસપ્રદ એ છે કે તેમના સરવાળા ઘણા અઘરા છે અને મારે એ કહેવું જોઈએ કે આગળ આપણે જોઈશું કે ઘણા જટિલ વિધેયો આ sine અને cosine વિધેય ના સ્વરૂપ માં રજુ કરી શકાય છે આપણે ફક્ત એક સાદું ઉદાહરણ લઈએ તો જેને આપણે sin x sin 2x અને cos 3x ના પહેલા જોયું દાખલા તરીકે જો આપણે આ વિધેય લઈએ કે જેનું આવર્ત2π છે જો આ બધા વિધેયો નું સામાન્ય આવર્ત 2π હોય તો આ સરવાળા ના વિધેય નું આવર્ત 2π થાય હવે જો આપણે આને દોરીયે છીએ તો શું થશે આપણે જોઈ શકીએ છીએ કે આ કદાચ વિચારેલા sine અને cosine વિધેય જેટલું સરળ નથી દાખલા તરીકે જો આપને કહીએ કે તે 0 થી શરુ થાય છે તો પછી તેની વક્રતા આ હશે અને પછી 2π સુધી જશે અને ફરી થી તે જ મુલ્ય પુનરાવર્તિત થશે આમ આ એક આવર્ત થયું તે અહી થી શરુ થશે અને આ આ બિંદુ સુધી ચાલશે અને ફરી થી તે તેના મુલ્યનું પુનરાવર્તન કરશે આમ અહીં થી આ બિંદુથી 2π સુધી આવતા એક આવર્ત થશે આમ અહીં આ બિંદુ એ આપણે 2π ની આસપાસ હોઈશું અને પછી તે આ મુલ્યનું પુનરાવર્તન કરશે આમ આ ફક્ત ત્રણ સાદા વિધેયો નો સરવાળો જટિલ વર્તન રજુ કરે છે તો આપણે અનુમાન લગાવી શકીએ કે આપણી પાસે પણ sine અને cosine ના સહગુણકો સાથેના કદાચ વધારે પદો હોય અથવા અનંત ગણા પદો હોય આમ આપણી પાસે sine અને cosine વિધેય ના સ્વરૂપ માં વિધેય મેળવવાની પુરતી સુગમતતા છે અને પછી ના વ્યાખ્યાનમાં ફુરિયર શ્રેઢીમાં આપણે બરાબર એવું જ કરીશું જે આપણે જોઈશું આમ આ વિધેય નું આવર્ત 2π છે જે મેં ચર્ચા કરી તેમ આ ત્રણેય વિધેયો નું સામાન્ય આવર્ત છે અને હવે આપણે ત્રિકોણમિતિય પધ્ધતિનો રસપ્રદ ગુણધર્મ જોઈશું તો ત્રિકોણમિતિય પધ્ધતિ શું છે આપણે sine cosine અને આગળ sin 2x cos 3x એમ કહીએ છીએ જે cosine અને sine વિધેયો ની પધ્ધતિ છે જે ત્રિકોણમિતિય પધ્ધતિ કહેવાય છે જો આપણે બે ϕ અને ψ વિધેયો ના ગુણાકાર નું સંકલન a થી b માં કરીએ અને તે 0 હોય તો તે બે વિધેયો અંતરાલ a b માં લંબછેદી કહેવાશે એટલે કે જો બે વિધેયો ના ગુણાકાર નું સંકલન અમુક અંતરાલ માં જે અહિયાં a b છે તે 0 હોય તો તે બે વિધેયો આ અંતરાલ a b માં લંબછેદી કહેવાશે અથવા અંતરાલ a b ઉપર જો સંકલન 0 હોય આમ હવે આપણી પાસે આપણી ત્રિકોણમિતિય પધ્ધતિ માટે પરિણામ છે જેને આપણે પ્રાથમિક ત્રિકોણમિતિય પધ્ધતિ કહીશું અને આપણી પાસે 1cos x sin x cos 2x sin 2x વગેરે જેવા સાદા વિધેયો છે અને તે આપણ ને જોઈએ તે નંબર સુધી ચાલી શકે છે અહીં રસપ્રદ એ છે કે પ્રાથમિક ત્રિકોણમિતિય પધ્ધતિ એ સંવૃત અંતરાલ ππ ઉપર લંબછેદી છે તે સત્ય આપણે 2π લંબાઈ ના બીજા કોઈ પણ અંતરાલ 0 2π કે aa2π ઉપર સાબિત કરીશું કારણ કે અહીં આ પધ્ધતિનું સામાન્ય આવર્ત 2π છે આમ આ ππ કે 02π ના અંતરાલ માં લંબછેદી છે અથવા તો આપણે બીજી કોઈ પણ સંખ્યા a અને a2π લઈએ તો પણ ચાલશે આમ આપણે અવલોકન કરીશું કે આ પ્રાથમિક ત્રિકોણમિતિય પધ્ધતિ લંબછેદી છે આનો અર્થ જો આપણે આ પધ્ધતિમાં થી કોઈ પણ બે વિધેય લઈએ દાખલા તરીકે આપણે 1 લઈએ આપણે cos 2x લઈએ અને 1×cos 2x નું સંકલન -π થી માં કરીએ તો તે 0 થશે આ અહીં ચોખ્ખું દેખાય છે પરંતુ આપણે તેને પછી ની સ્લાઈડ માં સાબિત કરીશું આમ જો આપણે આમાં થી કોઈ પણ બે સભ્યો લઈએ અને બન્ને સભ્યો ના ગુણાકાર નું -π થી ના અંતરાલ માં સંકલન કરીએ તો તે 0 થશે જે આપણે અહીં અવલોકન કરીશું આપણે અલગ અલગ વિકલ્પ જોઈશું પ્રથમ આપણે લઈશું કે n≠0તે 0 સિવાય ની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે હવે લંબચ્છેદકતા બતાવવા માટે આપણી પાસે વિધેય 1 સાથે sine અને cosine ના ગણ માં થી કોઈ પણ સભ્ય નું સંકલન છે આથી સૌ પ્રથમ આપણે શું જોવું છે અહીં 1 એ પણ ત્રિકોણમિતિય પધ્ધતિ નો સભ્ય છે આથી આપણે sine કે cosine વિધેય અથવા sin x sin 2x cos x cos 2x વગેરે સાથે 1 લઈશું અને આપણે સાબિત કરીશું કે sine કે cosine ગણ ના કોઈ પણ સભ્ય સાથે 1 આ બન્ને લંબછેદી છે આમ જો આપણે 1 લઈએ અને સાથે ધારો કે cos nx જ્યાં n એ 0 સિવાય કંઈ પણ હોઈ શકે કારણ કે જો એ 0 હોય તો તે 1 થઇ જશે અને આમ આપણે બે સરખા પદોનો ગુણાકાર કરીશું જેને આપણે બે જુદા વિધેયો લેવા માટે ટાળીએ છીએ આમ આ એક સભ્ય છે અને આ બીજો સભ્ય ત્રિકોણમિતિય પધ્ધતિનો સભ્ય છે અને આપણે તેનું સંકલન π થી માં કરીએ આમ તે ગુણાકાર ફક્ત cos nx છે અને તેનું સંકલન sin nx n થશે અને તે π થી માં છે sin nπ નું મુલ્ય 0 છે sin nπ પણ 0 થશે અને આનું પરિણામ 0 છે આમ આપણે જોયું કે 1 સાથે cosine ના ગણ માં થી કોઈ પણ સભ્ય અર્થાત cos x cos 2x cos 3x cos 5x માં થી કોઈ પણ સભ્ય લઈએ તો તે બે લંબછેદી થશે આ જ રીતે આપણે 1 સાથે ત્રિકોણમિતિય પધ્ધતિમાં થી sine ના ગણ નો કોઈ પણ સભ્ય લઈએ તો ફરીથી આપણે જોઈ શકીએ છીએ કે તે cos nx n છે તેમ સાબિત કરી શકીશું ઉપરાંત અહીં આપણે સીધું જ કહી શકીએ કે sin nx અયુગ્મ વિધેય છે અને મુલ્ય 0 છે આમ સંકલનનું મુલ્ય 0 થશે આમ આપણે જોયું કે 1 સાથે આપણે cosine ગણ નો કોઈ પણ સભ્ય કે sine ગણ નો કોઈ પણ સભ્ય લઇ શકીએ છીએ અને તે લંબછેદી થશે આપણે એક નું અગત્ય નું પરિણામ પણ જોઈ શકીએ છીએ કે જો આપણે સરખા જ સભ્યો લઈએ અર્થાત્ cos nx cos nx એટલે કે cos x cos x કે cos 2x ની સાથે cos 2x તો તેઓ અલગ સભ્યો નથી તેઓ સરખા જ સભ્યો છે આપણે આગળ ના પરિણામ માં કહ્યું તેમ સંહતિ લંબછેદી છે મતલબ આપણે કોઈ પણ બે સભ્યો લઈએ તો તે લંબછેદી થશે પણ સમાન સભ્યો નહિ થાય અહીં આપણે સરખા સભ્યો લઈશું આપણે સ્વાભાવિક રીતે સરખા n ભાગ માટે cos nx સાથે cos nx લીધું છે આમ જો આપને સમાન સભ્યો લઈશું તો આ વિકલ્પમાં તે 0 નહિ થાય અને હવે આપણે અવલોકન કરીશું કે મુલ્ય શું છે આપણે આ nx ને આ બે ખૂણામાં ફેરવીશુંદ્રિકોણ 2nx છે આમ ત્રિકોણમિતિય નીત્યસમ 1cos 2nx 2 ની મદદ થી આપણી પાસે આ પરિણામ છે અને મુલ્ય આવે છે કેવી રીતે પ્રથમ સંકલિત સંકલન -π થી 12 dx છે અહીં dx ખૂટે છે અને બીજા પદમાં 12 ની આગળ સરવાળાનું ચિન્હ છે આપણી પાસે -π થી છે અને આપણી પાસે cos 2nx અને dx છે આમ આ cos 2nx dx આપણે હમણાં જ ઉપર જોયું તેમ કોઈ પણ સંખ્યા nx માટે 0 થશે આમ આ સંકલન 0 છે જયારે પ્રથમ પદ 12 થશે અને આ 2π છે તેથી આપણને મુલ્ય તરીકે મળે છે આમ આપણી પાસે મુલ્ય છે તેથી nx dx એ આના બરાબર થશે અને આ π બરાબર થશે આમ જો આપણે ગણ ના સમાન સભ્યો લઈશું તો તેનું મુલ્ય થશે આ જ રીતે જો આપણે sine ના ગણ માં થી સમાન સભ્યો sin nx sin nx લઈશું તો આ વિકલ્પમાં આપણે જોઈ શકીશું કે આ 1 cos 2 થશે અને ફરી થી બીજુ સંકલન 0 થશે અને સંકલન -π થી π અને 12 થશે અને આ તે આપણ ને આપશે આમ અહીં મુલ્ય છે અને હવે જે બાકી છે તે 1 છે જો આપણે 1 સાથે 1 લઈશું અને પછી -π થી માં સંકલન કરીશું તો તે દેખીતી રીતે જ 2π થઇ જશે આમ આપણે અલગ અલગ ત્રણ પરિસ્થિતિ જોઈ એક જયારે આપણે cos ના ગણ માં થી સમાન સભ્યો લીધા ત્યારે મુલ્ય છે સમાન સભ્યો sine ગણ માંથી લીધા ત્યારે ફરી થી મુલ્ય છે અને સમાન સભ્યો આ 1 લીધા પછી કારણ કે 1 પોતે પણ ત્રિકોણમિતિય પધ્ધતિ નો એક ભાગ છે ત્યારે તેનું મુલ્ય 2π છે અને 1 સાથે cos નો કોઈ પણ સભ્ય 0 છે 1 સાથે sine નો કોઈ સભ્ય 0 છે અને હવે જે કંઈ સાબિત કરવાનું બાકી રહે છે તે આપણે ગણ ના કોઈ પણ બે સભ્યો લઈશું તો તે 0 છે અહીં આપણે ફક્ત એ સાબિત કર્યું કે 1 સાથે જો આપણે પધ્ધતિમાં થી કોઈ પણ સભ્ય લઈશું તો તે 0 છે હવે આપણે આ સાબિત કરીશું હવે આપણે પ્રથમ સરખા ન હોય તેવા બે પૂર્ણાંક m અને n cosine ગણ માટે લઈશું આમ જયારે m અને n સમાન હોય ત્યારે cos nx and cos mx આપણે જોયું તેમ મુલ્ય છે પરંતુ હવે આપણી પાસે n અને m સમાન ન હોય તેવા બે અલગ અલગ સભ્યો એક cos nx અને એક cos mx છે આમ તેઓ ગણ ના અલગ અલગ સભ્યો છે આમ આ કેસ માં આપણે ફરી થી ત્રિકોણમિતિય નીત્યસમ 2cos a cos b નો અહીં 12 સાથે ઉપયોગ કરીશું આથી -π થી માં cos nxmy અને પછી cos નું સંકલન છે અહીં સંકલન કરતા અને π માં sin આવશે અને અહીં પણ sin આવશે અને પછી બંને માં થી કોઈ પણ સ્થિતિ માં કિંમત 0 થશે આમ જયારે cosine ગણ ના બે અલગ સભ્યો લઈશું ત્યારે તેનું મુલ્ય 0 છે તેવી જ રીતે આપણે sin ગણ માં થી લઈશું ત્યારે સમાન પરિસ્થિતિ થશે અને ફરી થી ત્રિકોણમિતિય નીત્યસમ આપણ ને ઋણ નિશાની સાથે cos તરફ લઇ હશે અને જયારે તેનું સંકલન કરીશું ત્યારે sin x sin nm x આવશે અને જયારે x ની કિંમત અને રાખીશું ત્યારે sin પૂર્ણાંક 0 થશે અને sin π પૂર્ણાંક 0 થશે આમ તે આપણ ને 0 તરફ લઇ જશે આપણે એ પણ જોયું કે જો આપણે એક જ ગણ માં થી બે અલગ અલગ સભ્યો લઈશું તો પણ તે 0 થશે જો આપણે એક સભ્ય તરીકે 1 રાખીએ અને બીજા સભ્ય તરીકે cosine કે sine માં થી લઈએ તો પણ તે 0 થાય છે તો આમ હવે શું બાકી રહ્યું એ જ કે જો આપણે કોઈ પણ m n માટે sine ગણ માં થી સભ્ય લઈએ અને બીજો સભ્ય cosine ગણ માં થી લઈએ તો શું થશે આમ હવે કોઈ પણ m n માટે આપણે સાબિત કરીશું કે બે જુદા જુદા ગણ અર્થાત્ sine કે cosine માંથી બે અલગ અલગ સભ્યો લઈએ તો તે પણ લંબછેદી થશે આપણે sin nx અને પછી cos mx લઈશું અહી બન્ને અલગ અલગ સભ્યો કે જે એક sine માંથી અને બીજુ cosine માંથી છે આમ અહીં m અને n સમાન હોઈ શકે છે કારણ કે ગણ અલગ અલગ છેએક sine માંથી આવે છે અને બીજુ cosine માંથી આવે છે આપણે sin x cos x ની ચર્ચા કરી શકીએ છીએ અને કિંમત 0 થશે કારણ સ્પષ્ટ છે કે cos યુગ્મ વિધેય અને sin અયુગ્મ વિધેય છે જયારે આપણે આ અયુગ્મ સંકલિતનું સંકલન -π થી π માં કરીશું ત્યારે n કે m ઉપર આધાર રાખ્યા વગર કિંમત 0 મળશે આમ પ્રમેય માં આપણી પાસે આપણે જે સાબિત કર્યું તેના કરતા વધારે સારું પરિણામ છે જ્યાં આપણે પાયા ની મૂળભૂત ત્રિકોણમિતિય પધ્ધતિ લીધી હતી જેનું આવર્ત 2π હતું પરંતુ સામાન્ય ત્રિકોણમિતિય પધ્ધતિ જ્યાં આવર્ત 2π નહીં પરંતુ 2l છે ત્યાં પણ આપણે આવું જ પરિણામ સાબિત કરી શકીએ છીએ કે આ ત્રિકોણમિતિય સીસ્ટમ છે જેને આપણે વ્યાપક સીસ્ટમ બનાવી છે આપણે l અને cos πxl sin πxl cos 2πxl sin 2πxl લીધું હતું અને પછી આપણે cos 3πxl sin 3πxl વગેરે સુધી ચાલુ રાખ્યું હતું આમ અહીં આ ત્રિકોણમિતિય પધ્ધતિનું આવર્ત 2π ના બદલે 2l છે આમ આ વિકલ્પમાં આ લંબછેદી છે જો આપણે l થી l જઈએ અથવા કોઈ વાસ્તવિક સંખ્યા a માટે a થી a2l જઈએ તો આપણે 2l આવર્ત આવરી લઈશું આમ ત્રિકોણમિતિય પધ્ધતિ પણ l થી l અથવા a થી a2l અંતરાલ માં લંબછેદી છે આમ આ આપણે અગાઉ સાબિત કર્યું એના કરતા વધારે સારું પરિણામ છે આમ આપણે આ સાબિત કરવાના નથી અને તેની સાબિતી ત્યાં સાબિત કર્યું તેવી જ રીતે આપી શકાય આમ ત્રિકોણમિતિય પધ્ધતિનું સામાન્ય આવર્ત 2l છે અને તે પ્રથમ બે વિધેયો જેનું 2l છે તેના પર થી સરળતા થી મેળવી શકાય છે આમ હવે આપણી પાસે કયું પરિણામ છે તે છે કે અલગ અલગ m અને n માટે l થી l માં જો cos mx અને cos nx નું સંકલન કરવામાં આવે તો તે 0 થશે અને જો m અને n સમાન હશે તો તેનું મુલ્ય l થશે જે અગાઉ હતી આમ જો તેઓ અલગ અલગ સભ્યો હશે અને જો m≠n તો તેઓ લંબછેદી થશે અને કિંમત 0 થશે અને જો તેઓ સમાન હશે તો કિંમત l થશે આ પરિણામ આપણે સાબિત કરી શકીએ છીએ આપણી પાસે sine ગણ માટે પણ સરખું જ પરિણામ છે l થી l માં 0 થશે જયારે તેઓ એક જ ગણ ના બે અલગ અલગ સભ્યો હશે ત્યારે અને સમાન હશે ત્યારે કિંમત l આવશે અને આપણે પહેલા થી જ જાણીએ છીએ કે જયારે તમે આવર્તનીય વિધેય નું l થી l કે a to a2l માં સંકલન કરો ત્યારે કિંમત સરખી જ આવે છે આપણી પાસે બીજુ એક પરિણામ પણ છે કે આપણી પાસે sineઅને cosine ના ગણ માં થી અલગ અલગ સભ્ય sine અને cosine હોય તો આપને જોઈશું કે તે 0 થશે અને આ એક અગત્ય નું પરિણામ છે જેનો આપણે આગળ ના વ્યાખ્યાનમાં ઉપયોગ કરીશું આમ આપણી પાસે આ એક નોંધ છે કે જો lπ તો આ પધ્ધતિ આપણે ચર્ચા કરી તેમ 1cos x sin x sin 2x ની સાદી પધ્ધતિમાં ફેરવાઈ જશે આ એક પ્રાથમિક ત્રિકોણમિતિય પધ્ધતિની જેમ 2π આવર્ત વાળી પધ્ધતિ છે આ એ આમાં થી મેળવેલ છે અને આગળ આપણે ચર્ચા કરી તેમ જો સંકલિત એ ત્રિકોણમિતિય પધ્ધતિના બે અલગ અલગ સભ્યો હશે તો સંકલિત ના આવર્ત ની લંબાઈ ઉપર સંકલનનું મુલ્ય 0 થશે અને જો તે sine ગણ અથવા cosine ગણ ના સમાન સભ્યો નો ગુણાકાર હશે અર્થાત્ જો આપણે sin x sin x કે sin 2x sin 2x લઈશું તો આ વિકલ્પમાં મુલ્ય અંતરાલ ની લંબાઈ ના અડધા જેટલી થશે આમ જો આપણે l થી l ની વાત કરીએ તો તેનું મુલ્ય l થશે અને જો આપણે -π થી π ની વાત કરીએ તો તેનું મુલ્ય થશે આ આપણે જોયું આ બધા આપણા આ જ ના વ્યાખ્યાન તૈયાર કરવા માટે ના સંદર્ભો છે અને અંતે આપણે ત્રિકોણમિતિય બહુપદી ની ચર્ચા કરી કે જે cos અને sine ના સિમીત વાળા સરવાળા છે અને આપણે ત્રિકોણમિતિય પધ્ધતિ 1cosπxlsin πxl વગેરે ની પણ ચર્ચા કરી અને ત્રિકોણમિતિય પધ્ધતિના રસપ્રદ ગુણધર્મ જેને આપણે સાબિત કર્યું કે આ સીસ્ટમ l થી l માં લંબછેદી છે મતલબ કે જો આપણે કોઈ પણ બે સભ્યો લઇ લઈએ અને l થી l ઉપર સંકલન કરીએ તો કિંમત 0 થશે આથી અહીં આપણે કોઈ પણ બે અલગ અલગ સભ્યો લઇ શકીએ છીએ અને જો આપણે ગુણાકાર નું સંકલન l થી l ઉપર કરીએ તો તેનું મુલ્ય 0 થશે આજ ના વ્યાખ્યાન માટે આટલું જ આપના ધ્યાન માટે આપ સૌનો આભાર